આપણે પ્રોપોરશનલ તર્કમાં રીજનિંગ કરી રહ્યા છીએ અને આજે આપણે રીઝોલ્યુશન મેથડ તરીકે જાણીતી તાજેતરની પદ્ધતિને જોવા માંગીએ છીએ આ એલન રોબિન્સન દ્વારા ૧૯૬૫ માં આપવામાં આવ્યું છે તેથી તે થોડી અદ્યતન પદ્ધતિ છે જો તમે તેની તુલના કરો ઉદાહરણ તરીકે અક્ષીઑમેટીક સિસ્ટમ જે 2 વર્ષથી વધુ જૂની છે આ તાજેતરનું છે અને તે એ હકીકતથી પ્રેરિત છે કે તમે કમ્પ્યુટર પ્રોગ્રામ લખવા માંગો છો તે પ્રૂફ પેદા કરવા માટે જેનો અર્થ છે કે તમારે આપમેળે પ્રૂફ સર્ચ કરવાના છે હવે જો તમે પ્રૂફ સર્ચ કરવા માટે ઉચ્ચ સ્તરીય એલ્ગોરિધમ પર નજર કરો તો તે મૂળરૂપે કહે છે કે આ સંદર્ભનો થોડો નિયમ પસંદ કરે છે કેટલાક ડેટા પસંદ કરો અને કેટલાક નવા ડેટા ઉત્પન્ન કરો તેને સિસ્ટમમાં ઉમેરો તેથી તે મૂળભૂત રીતે સર્ચ એલ્ગોરિધમ છે જે વાક્યોના આ તબક્કામાં શોધી રહ્યું છે જે તમને રુચિ છે તે વાક્યોનું નિર્માણ કરી શકે છે અને તેને ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે આ રીઝોલ્યુશન પદ્ધતિને સમજવા આપણે જે સમસ્યા શરૂ કરી છે તેના પર પાછા જઈએ છીએ જે ઉદાહરણને આપણે જોતા કહ્યું હતું કે P અને R અથવા કંઈક R એ Q આપે છે P અને S સૂચવે છે T અને સમાન પ્રતીકોનો ઉપયોગ ન કરવો પણ તે એક સમાન સમસ્યા છે અને આમાંથી આપણે T બતાવવું પડશે હવે જો તમે આ માટે અમે કરેલા પ્રૂફ પર પાછા જાઓ તો અને આ બતાવવું હતું તેથી આ 1 2 3 4 છે પછી આપણે તેને આ ઉદાહરણમાંથી લઈએ છીયે અને P માટે ત્યાં એક નિયમ હતો જેને સિમ્પ્લિફિકેશન કહેવામાં આવે છે તેથી આપણે ઇન્ફરન્સના 1 નિયમનો ઉપયોગ કરીએ છીએ જેને સિમ્પ્લિફિકેશન કહેવામાં આવે છે અને તે પછી આપણે એ જ નિયમ દ્વારા Rને શોધી કાઢયા પછી R માંથી Q તારવેલા છે ત્યાં ઇનહેરેન્સીનો બીજો નિયમ છે ત્યાં અને ત્યારબાદ R અને R અથવા Sમાંથી આપણે S મેળવ્યો તે આ નિયમ જેને ડિફરન્સલ સિલોજીઝમ કહે છે તેથી મેં અહી dsનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આમાંથી આપણે 5 અને 8 મેળવીએ છીએ તથા P અને S મેળવીએ છીએ અને છેવટે આપણે 9 3 માંથી T મેળવીએ છીએ અને તેથી આ પ્રૂફ માટે આપણે 3 ઇન્ફરન્સ સિમ્પ્લિફિકેશન 4 ડિફરન્સલ સિલોગિઝમના નિયમો અને એડિશન ના નિયમોનો ઉપયોગ કરવો પડ્યો છે અને પછી અલબત્ત આપણે પસંદ કરવાનું છે કે કયો નિયમ લેવાનો છે અને શું લાગુ કરવું તે નક્કી કરવાનું છે તે સરળ લાગે છે જ્યારે તમે ફક્ત આ 4 વાક્યો લો અને તમે જે તારણ કાઢવા માંગો છો તે જુઓ પરંતુ વ્યવહારમાં તથ્યોનો સમૂહ કે જે તર્ક પ્રણાલી માટે ઉપલબ્ધ છે ચોક્કસ ફોર્મુલા સાચુ છે કે નહીં તેવું પૂછવા 100 કે 1000 તથ્યો હોઈ શકે છે તેથી તે એવું નથી કે ફક્ત તમને સંબંધિત વસ્તુઓ જ આપવામાં આવે છે ત્યાં ઘણાં અપ્રસ્તુત અન્ય ફોર્મુલા હોઈ શકે છે અને 100 નો નિયમ હોઈ શકે છે જે લાગુ થઈ શકે છે તેથી જો તમે પાવર સેફ્ટી સર્ચ ઉદાહરણ જુઓ કે જેમ કે આપણે પ્લાનિંગમાં જોઈએ છીએ તે એક વિશાળ લૌંચિંગ ફેક્ટર ઉત્પન્ન કરે છે આપણે અહીં કોઈપણ એક્સિઓમનો ઉપયોગ કર્યો નથી તેથી આપણે સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરીશું જેને એક્સિઓમની જરૂર ન હોય તે માટે પૂરતા પ્રમાણમાં ઇન્ફરનસના નિયમો હોય તે જરૂરી છે આ પદ્ધતિના સમર્થનમાં અહી કેટલાક અન્ય દાખલા છે જેમાં આપણને એક સરળ ફોર્મુલા S આપ્યો છે અને તમને P કે T મેળવવાનું કહેવામાં આવે છે તમારે ફોર્મુલા મેળવવાની પ્રક્રિયામાં આ બંને વચ્ચે તફાવત કરવો જોઇએ કારણ કે ધારો કે કે તમે સત્ય મૂલ્ય જોવાની સિમેન્ટીક પ્રક્રિયાને ધ્યાનમાં લો છો અને આ ફોર્મુલા સાચું છે જો તમે P અથવા P જુઓ તો તમે સ્પષ્ટ રીતે કહી શકો કે તે સાચું છે પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે તેને સિસ્ટમમાં મેળવી શકો છો તેથી P →

P એ સિસ્ટમમાં મેળવવું સરળ નથી કેમ કે હકીકતમાં તમને ફક્ત S આપવામાં આવ્યો છે અને તમે તમામ પ્રકારના અનુમાન સરળતા અને ડિફરન્સલ સિલોજીઝમના નિયમો વાપરી શકો છો તેમાંથી ઘણા એવા છે જેની મદદથી તમે ક્યારેય આ સમીકરણ રોબિન્સનની પદ્ધતિ દ્વારા મેળવી શકશો નહીં રિઝોલ્યુશન પધ્ધતિ એ એક સંપૂર્ણ પદ્ધતિ છે જો તમે માત્ર 1 નિયમનો ઉપયોગ કરો છો અને તેને કોઈ વધારાની એક્સીમ સિસ્ટમની જરૂર નથી તેથી જ તે ખૂબ જ આકર્ષક છે જે તે પ્રોગ્રામિંગનું કાર્ય બનાવે છે તમારે તે નિયમ અપનાવવો સરળ છે તમારે અહીં કયા ડેટાને લાગુ કરવો તે નક્કી કરવાની જરૂર છે જે સાચી છે તે સીધી આગળની સમસ્યા નથી તે રીઝોલ્યુશન નિયમ શું છે તેથી સરળ ફોર્મ જોશે ત્યાં એક વધુ સામાન્ય સ્વરૂપ છે જે આપણે પછીથી જોતા હોઈશું કે જો તમને P અથવા Q આપવામાં આવે છે અને જો તમને P અથવા S નહીં આપવામાં આવે તો આપણે Q અથવા S મેળવી શકીએ છીએ જે આ છે રિઝોલ્યુશન નિયમ સૌથી સરળ સ્વરૂપમાં તે P હોઈ શકે છે અને Q અથવા R હોય તો પણ વાંધો નથી તે ફક્ત 2 વસ્તુ હોવાની જરૂર નથી પરંતુ સરળ સ્વરૂપમાં તે અહીં 2 દરખાસ્તો છે તેથી રીઝોલ્યુશન પદ્ધતિની ભાષામાં આપણે આ દરેક ઘટકોને શાબ્દિક કહીએ છીએ અને રીઝોલ્યુશન ઇફેક્ટ રિઝોલ્યુશન પદ્ધતિ ફોર્મુલા કાર્ય કરે છે જેને ક્લોઝ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે પ્રપોઝિશન લોજિક ક્લોઝ ફોર્મમાં કન્જેક્ટીવ સામાન્ય ફોર્મ જેવું જ સંબંધિત છે તેથી પહેલા તમારે તમારા ફોર્મુલા ક્લોઝ ફોર્મ અથવા કન્જેન્ક્ટીવ સામાન્ય સ્વરૂપમાં બનાવવાનું છે જેનો અર્થ છે કે તમે P 🡪 Q જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકતા નથી અને તેથી જો તમને P સૂચિત Q જેવી પરિસ્થિતિ હોય તો તમારે તેને આવશ્યકપણે P અથવા Qમાં રૂપાંતરિત કરવું જોઈએ તેથી હું તેને ધ્યાનમાં લઈશ કે તમે આપેલ કોઈપણ ફોર્મ્યુલાને ક્લોઝ ફોર્મ ક્લોઝ ફોર્મમાં રૂપાંતરિત કરી શકો છો અથવા cnf મૂળ રૂપે C 1 અને C 2 અને C k નું ફોર્મ્યુલા છે જ્યાં દરેક Ci એ d1 અથવા d 2 અથવા d r ફોર્મનો છે ચાલો આપણે કહીએ અને દરેક D હું દરખાસ્તની દ અવગણના કરું છું તેથી તે બાહ્ય મોટા ભાગના સ્તરે એક ખૂબ જ સરળ રચનાઓ છે જે ક્લોઝનો જોડાણ છે તેથી C 1 અને C 2 અને C કે દરેક ક્લોઝ એ લિટરલ્સ ડી 1 ડી 2 અથવા ડી આરનું વિચ્છેદન છે જે પ્રોપોજીશન અથવા નેગેશન છે આ નેગેશન સંકેત એ છે કે આંતરિક ભાગના મોટા ભાગના પેકેજમાં જો તમે જરૂરી સ્થળોએ કૌંસ મૂકો તો કેટલાક અર્થમાં થાય છે તેથી ઉદાહરણ તરીકે તમે આ સમસ્યાને ક્લોઝ ફોર્મમાં ફેરવીને શરૂ કરી શકો છો એમ કહીને P એ ક્લોઝ Q છે માફ કરશો R ક્લોઝ છે તો પછી R અથવા Q એ ક્લોઝ નથી પછી P નથી કે S નથી અથવા T એક ક્લોઝ છે જે અનુરૂપ છે કે આ R અથવા S નથી તેથી મેં આ 4 વાક્યોને અહીં ક્લોઝ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા છે તેથી ત્યાં પ્રત્યેક એક ક્લોઝ છે અને હું તેને P અને R તરીકે વિચારી શકું છું અને આ વસ્તુ અને આ વસ્તુ અને આ વસ્તુનું મોટું ફોર્મુલા છે હવે સૌ પ્રથમ આપણે પોતાને પૂછવું આવશ્યક છે કે આ નિયમ સાઉન્ડ નિયમ છે અથવા અનુમાનનો માન્ય નિયમ છે અને તેની માન્યતા આ સમકક્ષ P ની માન્યતા પર આધારિત છે અથવા તેથી હું આ લખવાનું ચાલુ રાખી શકું આ આવશ્યકતા હોવી જોઈએ જેની આપણને જરૂર છે પરંતુ વ્યવહારમાં ફક્ત આ જ લાગે છે કે આપણને આની જરૂર છે અને આ સૂચવે છે જેનો અર્થ થાય છે P અથવા ક્યૂ નહીં કે P અથવા S સૂચવે છે Q અથવા S છે સાઉન્ડના નિયમ માટે આ સૂચિતાર્થ એક સંપૂર્ણ તર્ક છે તે અનુમાનનો નિયમ છે જો તમારી પાસે જો આ છે અને જો તમે આ જુઓ છો તો પછી તમે આ મેળવી શકો અને યાદ રાખો કે આપણે અગાઉ જે નિયમની વાત કરી હતી તેનાથી વિપરીત આ તેવું છે કે તમે અહીં કોઈ પણ મનસ્વી ફોર્મુલા પ્લગ કરી શકતા નથી આ અહી ક્લોઝ છે આ પણ ક્લોઝ છે અને આ પણ ક્લોઝ છે જેનો અર્થ છે કનસીસ્ટન્સ અથવા પ્રપોજીશન અથવા પ્રપોજીશનનું નેગેશન તે મનસ્વી ફોર્મુલા નથી પરંતુ તે આવી કોઈપણ ક્લોઝ લે છે તેથી જો તમે આ નિયમને દર્શવા માંગતા હો તો જો તમને 1 ક્લોઝ C 1 બીજો ક્લોઝ C 2 મળે અને તેમાંથી એક શાબ્દિક હોય અને બીજો એક શાબ્દિક નથી આપણે અહીં બધા શાબ્દિકને ઉમેરવા માટે ક્લોઝ મેળવી કરી શકીએ છીએ તેથી આપણે ક્લોઝ ફોર્મ વિશે પણ વાત કરી રહ્યા છીએ તેને C 1 અને C 2 તરીકે લખવાને બદલે આપણે ઘણી વાર તેને C 1 C 2 C k તરીકે લખીએ છીએ તે આ જ રીતે d1 d2 dR નો સમૂહ છે જ્યાં આ ડેટાનું યોગ્ય રીતે આંતરિક સ્તર માં કરાયેલા જોઇન્ટ છે આ સૂચિતાર્થ દ્વારા આવશ્યક અનુમાન લગાવવાનો નિયમ સાચો છે પરંતુ આપણે આમાં વિશ્વાસ કરીશું કારણ કે તે કેમ છે તે થોડીવારમાં તમે જોશો આને રિઝોલ્વન્ટ કહેવામાં આપણે આને રિઝોલ્વન્ટ કહીએ છીએ જ્યારે પણ તમે જ્યારે ક્લોઝના સમૂહમાં તે ઉકેલો છો પછી બીજા શબ્દોમાં 2 ક્લોઝ સમાન છે જે આપણે કહીએ છીએ તે છે કે આપણે સેટમાં ક્લોઝ ઉમેરવાનું શરૂ રાખી શકીએ તેથી રીઝોલ્યુશન પદ્ધતિ નીચે મુજબ કાર્ય કરે છે જે પ્રારંભિક ક્લોઝના સમૂહથી શરૂ થાય છે ચાલો આપણે તેમને C 1 C 2 C 3 C k કહીએ અને પછી તમે તેને બદલો અથવા તમે આમાં 1 વધુ ક્લોઝ ઉમેરો જે આ પહેલો રિજોલ્યુશન છે જેનો અર્થ તમે કહી રહ્યાં છો કે આ ક્લોઝનો સમૂહ છે હું અહીં અલ્પવિરામનો ઉપયોગ કરી રહ્યો છું મેં અહીં 1 વધુ ક્લોઝ ઉમેર્યો પછી હું એક વધુ ઉમેરી શકું છું તેથી હું જે કહું છું તે છે કે હું મારા ક્લોઝના સમૂહમાં આ રિજોલ્યુશન ઉમેરી રહ્યો છું અને જે મને મળે છે તે ક્લોઝનો સમકક્ષ સમૂહ છે આ સમૂહ તાર્કિક રીતે આની સમકક્ષ છે આ સમૂહ તાર્કિક રૂપે આની સમકક્ષ છે તમારે સાબિત કરવું છે કે આ ખરેખર તે કિસ્સા છે જ્યારે તમે આ સાબિત કરો ત્યારે આ સાબિત કરવું સહેલું છે કારણ કે જમણી બાજુથી ડાબી બાજુ તે સાબિત થશે આના આધારે તમે આ વધારાના ક્લોઝ Q અથવા S ઉમેરી રહ્યા છો અને પછી તમે મૂળભૂત રીતે બતાવી શકો છો કે આ ટોપોલોજી છે અને જ્યાં સુધી મને કોઈ ક્લોઝ ન મળે ત્યાં સુધી હું આ કરતો રહ્યો છું જેમ કે મને ફોર્મુલા મળે ત્યાં સુધી આ નલ ક્લોઝ કહેવામાં આવે છે ત્યાં સુધી હું નલ ક્લોઝ ઉત્પન્ન કરું છું તો હું શું કરું છું હું C1 C2 Ck સેટ થી પ્રારંભ કરી રહ્યો છું અને મેં R 1 પછી R 2 સાથે R 3 R 4 અને RL સુધી ઉમેર્યું અને અમુક સમયે હું નલ ક્લોઝ જનરેટ કરવા માટે સક્ષમ હતો અને મેં આ સમૂહમાં નલ ક્લોઝ ઉમેર્યો અને અહી એલ્ગોરિધમ સમાપ્ત થાય છે એલ્ગોરિધમ કહે છે કે કોઈપણ 2 ક્લોઝ લો જે ઉકેલી શકાય છે જેનો અર્થ એ કે તેમાંથી શાબ્દિક છે અને અન્ય એકને શાબ્દિક નિરાકરણની અવગણના છે તેઓ એક નવી ક્લોઝ ઉત્પન્ન કરે છે અને આ સમૂહમાં ઉમેરવામાં આવે છે અને પછી કોઈપણ 2 ક્લોઝ પસંદ કરો આ નિયમ લાગુ કરો જ્યારે તમે નલ ક્લોઝ ઉત્પન્ન કરો ત્યાં સુધી ક્લોઝ ઉમેરીને લાગુ રાખો તમે નલ ક્લોઝ કેવી રીતે મેળવી શકશો જો તમને આ P જેવા ક્લોઝ દેખાય છે તો તમે P અથવા P પણ કઈ નથી એવું કહી શકો જ્યારે તમે અહીં આ જ નિયમ લાગુ કરો છો ત્યારે ત્યાં કોઈ Q નથી અને ત્યાં કોઈ S નથી આપણે કોઈક સમયે તેને બોક્સ સાથે લખીશું અને કોઈક વાર આપણે આ રીતે લખીશું મૂળભૂત રીતે તે ખાલી ક્લોઝ છે ખાલી ક્લોઝ ખોટું છે અથવા તે હંમેશા ખોટું હોય છે તેથી હું પ્રૂફની રાષ્ટ્રીય કપાતની શૈલીથી થોડો આગળ ગયો છું આપણે કહ્યું હતું કે આપણે નવા ફોર્મ્યુલા ઉમેરતા રહીએ છીએ અને જ્યારે આપણને અહીં રસ હોય તે ફોર્મુલા મળે ત્યારે આપણે સમાપ્ત કરીએ છીએ હું પહેલાથી જ આગળ ગયો અને કહ્યું કે રીઝોલ્યુશન પદ્ધતિ નવા ફોર્મ્યુલા ઉમેરતી રહે છે અને જ્યારે તમે ખાલી ક્લોઝ ઉત્પન્ન કરો છો ત્યારે સમાપ્ત થાય છે જ્યારે તમને આની જેમ 2 ક્લોઝ મળે છે અને તેથી આ બોક્સનો ઉપયોગ ખાલી ક્લોઝ સૂચવવા માટે પણ થાય છે મૂળભૂત રીતે ખાલી ક્લોઝ કંઈક એવી હોય છે જે રીઝોલ્યુશન પદ્ધતિમાં ખોટા હોય ખાલી ક્લોઝ સાથે સમાપ્ત થાય છે અને આપણે એક ક્ષણ જોશું કે શા માટે અથવા હું તમને ક્ષણ મુજબની ક્ષણમાં કહીશ પરંતુ આનો અર્થ શું છે તમે તમારા ક્લોઝના સમૂહમાં ખાલી ક્લોઝ ઉમેર્યા છે તે હકીકતનો શું અર્થ છે આપણે આ સ્ટેટમેંટ પર પાછા જવું પડશે અને આપણે અહીં શું કહી રહ્યા છે તે જોવાનું છે આપણે કહી રહ્યા છીએ કે આ ક્લોઝનો આ સમૂહ તર્કસંગત રીતે આ ક્લોઝના સમૂહને સમકક્ષ છે જે આ ક્લોઝના સમૂહને તાર્કિક રીતે સમકક્ષ છે અને તેથી આ બંને તર્કસંગત રીતે સમકક્ષ છે હવે આ ક્લોઝનું મૂલ્ય શું છે તે ખોટું છે તેથી આ આખા ફોર્મુલાનું મૂલ્ય ખોટુ થાય છે જેનો અર્થ છે કે આ ખોટું છે જેનો અર્થ છે કે આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે હું રિઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરી શકું તે ઉદાહરણમાં આપણે T મેળવતી વખતે તેને સમાપ્ત કરી રહ્યા છીએ પરંતુ આપણે એવું નથી કહી રહ્યા કે જ્યારે તમે નલ ક્લોઝ જનરેટ કરો ત્યારે તમે તે સમાપ્ત કરો છો જેનો અર્થ છે કે આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ફોર્મુલા અસંતોષકારક છે તેથી જ આ પદ્ધતિને રેપ્યુટેશન પદ્ધતિ કહેવામાં આવે છે તેનો ઉપયોગ તે બતાવવા માટે કરવામાં આવે છે કે કોઈ ફોર્મુલા અસંતોષકારક છે એક ફોર્મુલા જ્યારે હું કહું છું કે આ એક ફોર્મુલા છે આમાં તેની અંદર ઘણા ક્લોઝ છે અને તે ફોર્મુલા અસંતોષકારક છે તેવું બતાવવા માટે વપરાય છે અને રીઝોલ્યુશન પદ્ધતિ શા માટે આ રીતે લાગુ કરવામાં આવે છે તે કારણ છે કારણ કે તે બતાવવામાં આવ્યું છે કે પદ્ધતિ પૂર્ણ છે જો તમે નલ ક્લોઝ મેળવવા માંગતા હો તો કે તેનાથી પણ જરૂરી જો તમે કોઈ પણ મનસ્વી ક્લોઝ મેળવવા માંગતા હો તો યાદ રાખો કે સંપૂર્ણતાનો અર્થ એ છે કે મૂળભૂત રીતે જે પણ ઉદ્દભવી શકાય તે બતાવવા માટે ફોર્મુલા પદ્ધતિ પૂર્ણ છે કે કોઈ ફોર્મુલા અસંતોષકારક નથી જો તમે કોઈ અસંતોષકારક ફોર્મુલા સાથે આપો છો તો તે અસંતોષકારક ફોર્મુલાના સમૂહમાંથી નલ ક્લોઝ મેળવશે તેથી ચાલો એક પ્રશ્ન જે મેં તમને અગાઉના વર્ગમાં પૂછ્યું હતું તેમાં આપણી પાસે 3 પ્રકારના ફોર્મુલા છે એક માન્ય ફોર્મ્યુલા છે જે હંમેશાં બધા મૂલ્યાંકન પર સાચા હોય ત્યાં સંતોષકારક ફોર્મુલા છે જે કેટલાક મૂલ્યાંકન હેઠળ સાચા હોય છે તેથી ઉદાહરણ તરીકે પી સૂચવે છે કે અમુક મૂલ્યાંકન અંતર્ગત ક્યૂ સાચું છે પછી એવા અસંતોષકારક ફોર્મુલા છે કે જે કોઈપણ મૂલ્યાંકન માટે સાચું છે જે બધા મૂલ્યાંકન માટે ખોટા છે અને અનિવાર્યપણે આપણે જે કહી રહ્યા છીએ તે તે છે કે જો આપણી પાસે અસંતોષકારક ફોર્મુલા છે તો તમે આ રીઝોલ્યુશન પદ્ધતિની સિન્થેટીક પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેનું પરીક્ષણ કરી શકો છો જેનો અર્થ છે કે રીઝોલ્યુશન પદ્ધતિને લાગુ કરવાનું ચાલુ રાખો અને તમે નલ ક્લોઝ પ્રાપ્ત કરી શકશો અને તેથી સૌ પ્રથમ તમારે ખાતરી કરવી પડશે કે નલ ક્લોઝ મેળવવું ખરેખર અસંતોષકારક છે આ સમકક્ષતાને કારણે આ આખું ફોર્મુલા 1 ની સમકક્ષ છે જે આની સમકક્ષ છે જે આ સમકક્ષ છે જે આ સમકક્ષ છે જેનો અર્થ થાય છે કે જે મૂળ સમૂહ જે પ્રારંભ થયો તે અસંતોષકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને યાદ રાખો કે દરેક વસ્તુ ક્લોઝ સ્વરૂપમાં વ્યક્ત કરવાની છે જો તમે અહી ટોચની 5 લીટીઓ જોશો તો મારી પાસે 4 પરિસર છે અને 1 તારણ લાવવા માટે હું ત્યાંથી અસંતોષકારક ફોર્મુલા તૈયાર કરી શકું છું તેથી પ્રક્રિયા સીધી આગળ છે તો ચાલો અહીં ક્લોઝ ફોર્મ જોઈએ તેથી મારી પાસે C 1 C 2 C 3 C 4 C છે હું શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જો હું મારા લોજિકલ સંકેતને જોઉં તો હું આ P 1 P 2 P 3 કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી હું આ 5 ક્લોઝને તે 4 નિવેદનો આપીને કહી રહ્યો છું જે 5 ક્લોઝની સમકક્ષ છે કારણ કે આ અંતિમ વિધાન છે જે તે 2 ક્લોઝમાં પૂરું થાય છે કારણ કે ક્લોઝ ફોર્મ કહે છે કે ક્લોઝની અંદર ફક્ત આ જંકશન બાજુ છે તેથી P અલગ ક્લોઝ બની જાય છે R અલગ ક્લોઝ બની જાય છે આ R અથવા Q બને છે આ P અથવા S અથવા T નહીં બને અને આ કોઈપણ રીતે R અથવા S નથી તેથી હું ખરેખર શું કરવાનો પ્રયત્ન કરું છું તે જ હું T મેળવી શકું આ ક્લોઝમાંથી જો તમે કપાત તરફ પાછા જાઓ છો તો તમને ખબર છે કે તે કહે છે કે જો તમે તે કરી શકો તો તમારે C 1 અને C 2 કરશો તેથી યાદ રાખો કે આ એક કપાતમાં કહ્યું હતું કે તમે ખરેખર લઈ શકો છો પરંતુ આખરે આપણે આ ફોર્મુલા પર આવીશું અને હું તેને એક નાનકડી એક્સરસાઇજ તરીકે છોડી દઈશ કારણ કે આપણી પાસે P અને Q છે અને આખી બાબત R સૂચવે છે તે વચ્ચે ક્યાંક બતાવવામાં આવી છે તો P સૂચવે છે Q R સૂચવે છે આ 2 ફોર્મુલા સરળ છે તેથી આખરે આપણે બધા જવાબો અહીં ભેગા થઈ શકીએ છીએ તેથી આ પરિસરનો સમૂહ સૂચિત કરે છે જે આપણે સાચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો કે આ ફોર્મુલા આ વિશાળ ફોર્મુલા એક ટોપોલોજી છે જે મારી પાસે છે તે એક પદ્ધતિ છે જે બતાવી શકે છે કે આપેલ ફોર્મુલા અસંતોષકારક છે શું હું આ અંતરને ટૂંકું કરી શકું તેથી જ હું આ સવાલ પૂછું છું ત્યાં 3 પ્રકારના નિવેદનો માન્ય નિવેદન સંતોષકારક નિવેદન અને અસંતોષકારક નિવેદન છે જો હું કોઈ ફોર્મુલાની નકારી કાઢુ તો તે ક્યાંથી થાય છે તે કેવી રીતે કરવું તે કેવી રીતે કરવું તે જો હું સંતોષકારક ફોર્મુલાને નકારું છું ઉદાહરણ તરીકે જો હું માન્ય ફોર્મુલાની અવગણના કરું છું અથવા અસંતોષકારક ફોર્મુલાની ઉપેક્ષા કરું છું તેથી ત્યાં એક સ્પષ્ટ સંબંધ છે અને તમારે માન્ય ફોર્મુલા અને અસંતોષકારક ફોર્મુલા વચ્ચે આ વિશે થોડુંક વિચારવાની જરૂર છે એક માન્ય ફોર્મુલા બધા મૂલ્યાંકન હેઠળ સાચું છે જેનો અર્થ ટ્રુથ કોષ્ટકમાંની દરેક પંક્તિ છે તે સાચું સાથે સમાપ્ત થશે જો તમે તે ફોર્મ્યુલાની અવગણના કરો તો પછી દરેક નીચલા છેડા ખોટા બને છે તેથી મારી પાસે આ છે તેથી હું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ સાચું છે જેનો અર્થ છે કે તમે બતાવો કે આ C 1 અને C 2 અને C 3 અને C 4 અને C 5 સૂચિત T છે જે અસ્વીકાર્ય નથી તે બતાવવાનો પ્રયાસ કરવાને બદલે આ ટોપોલોજી છે જેનો અર્થ છે કે તમે તે મેળવી શકો છો અને સાઉન્ડ અને સંપૂર્ણ સિસ્ટમ ધારી શકો છો તે ટોપોલોજી છે તે બતાવવાનો પ્રયાસ કરવાને બદલે હું કહી શકું છું કે તેને અવગણવું છે અને અસંતોષકારક ફોર્મુલા છે તેથી આ એક યોગ્ય પગલું છે કે જો હું ટોપોલોજી લઉં છું અને કન્વર્ટ કરું છું અને તેનું લેવું તે અવગણના છે તો તે અસંતોષકારક બને છે તેથી હું હમણાં ઉત્પન્ન કરું છું જે મને લાગે છે તે અસંતોષકારક ફોર્મુલા છે અને અલબત્ત તે ચકાસવા માટે કે તે 2 કોષ્ટક બનાવવાને બદલે અસંતોષકારક છે કે નહીં તે જોઈ શકાય હું રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરીશ કે નહીં તે તપાસવા માટે હવે જો હું આને અંદર જઈશ તો મારે આને ક્લોઝ સ્વરૂપમાં બદલવું પડશે યાદ રાખો કે રીઝોલ્યુશન પદ્ધતિ ફક્ત ક્લોઝ ફોર્મ પર લાગુ પડે છે જો હું આ અંદર નહીં જાવ તો હું C 1 C 5 અથવા T ને નહીં મેળવી શકું તેથી આ સમકક્ષતા યાદ રાખો જેણે કહ્યું હતું કેઆલ્ફા સૂચવે છે કે બીટા આલ્ફા અથવા બીટા નહીં સમાન નથી તેથી આ આખી વસ્તુ હુંઆલ્ફા તરીકે લઈ રહ્યો છું તેથી હું આઆલ્ફા અને આ Tનો ઉપયોગ નથી કરતો અને પછી જ્યારે હું આને આખરે કરું છું અંદર જે મને આ C 1 અને C 2 અને Ck મળશે હવે તે લોજિકલી સમકક્ષ ફોર્મુલા છે એ ફોર્મુલા કે જેમાં મને ક્લોઝ ફોર્મમાં રસ છે તેથી આ દરેક એક ક્લોઝ છે જે મેં પહેલેથી જ કહ્યું હતું તેથી તેમાંના દરેક એક ક્લોઝ છે તેથી આપણે આ સમાપ્ત કરીએ છીએ આ ફક્ત T નો શાબ્દિક છે અને તે પણ ક્લોઝ છે હવે આપણી પાસે રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરવાનો અભિગમ છે જે તે છે કે તમે ક્લોઝનો સમૂહ લો જે ઑપ્ટિમાઇઝ છે T લો અને તેને એક ક્લોઝ તરીકે ઉમેરો અને દાવો એ છે કે આ સમૂહ અસંતોષકારક છે શું તે અસંતોષકારક છે આપણે પ્રયાસ કરી શકીએ છીએ કે રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરીને તે મેળવી શકીએ તેથી રીઝોલ્યુશન પ્રૂફ બધાં સામાન્ય રીતે નિર્દેશિત ગ્રાફ સીધા રિસાયકલ ગ્રાફ તરીકે બતાવવામાં આવે છે ચાલો આપણે અહીં રીઝોલ્યુશન પદ્ધતિનો પ્રયાસ કરીએ અને કરીએ તો ક્લોઝ ફરીથી લખો હવે આ P છે આ 1 ક્લોઝ છે આ R છે આ R અથવા Q અથવા P નથી અથવા S અથવા T R અથવા S આ 5 આપેલ ક્લોઝ છે અને આ PI છે 6 ક્લોઝ તેથી C 1 થી C 5 જ્યારે અને આ 6 ક્લોઝ છે તેથી આપણે આગળ વધતા પહેલા તમારે તે જોવાનું છે કે આપેલ આ ક્લોઝ માટે આપણે શું કહી રહ્યા છીએ ધારો કે નિષ્કર્ષ સાચું નથી અને પછી બતાવો કે આખો સેટ અસંતોષકારક બને છે જેનો અર્થ છે આ અસંતોષકારક છે જો આ છેલ્લી ક્લોઝ સાચુ ન હોય તો આ અસંતોષકારક હોઈ શકે તે માટેનું એક માત્ર કારણ આ છે જેનો અર્થ એ છે કે C 1 C 2 C 3 C 4 C 5 આપણને આપવામાં આવે છે તો તમે તેને ખોટા માની નહીં શકો આ ફોર્મુલા ખોટા બનવાનું એકમાત્ર કારણ T ના લીધે છે તેથી T ખોટું હોવું જોઈએ તેનો અર્થ એ છે કે T સાચું હોવું જોઈએ તેથી આ વિરોધાભાસ દ્વારા સાબિત થાય છે તેથી તે પ્રૂફ નલ ક્લોઝ અથવા નલ ક્લોઝમાં સમાપ્ત થાય છે તેથી ચાલો જોઈએ કે આપણે કોઈપણ 2 ક્લોઝ લઈ શકીએ અને તેને હલ કરી શકીએ તેથી ઉદાહરણ તરીકે a h m લઈએ જોકે આમાં ઘણી બધી પસંદગીઓ નથી પરંતુ સામાન્ય રીતે મોટા દાખલમાં તમને ઘણી પસંદગીઓ મળશે પરંતુ આ કિસ્સામાં આપણી પાસે ઘણી બધી પસંદગી નથી તો ચાલો આપણે આ અને આને લઈએ અને તમને Q મળે છે તેથી તમારે જોવું જ જોઇએ કે હું જે કરી રહ્યો છું તે આ ક્લોઝમાં રીઝોલ્યુશન સ્ટેપ લાગુ કરી રહ્યો છુ હું આ ક્લોઝમાંથી R ને હટાવું છું અને હું અહી R ને કાઢી રહ્યો છું તેથી આ ક્લોઝ માંથી હું R ને કાઢી રહ્યો છું અને આ ક્લોઝ માંથી હું R ને કાઢી રહ્યો છું તેથી હવે આ Q સાથે જે બાકી છે તે આ Q છે મારા માટે ખૂબ ઉપયોગી નથી હું આ અને આ લઈ શકું છું અને S મેળવી શકું છું તેથી યાદ રાખો કે આ એક નિર્દેશિત ગ્રાફ છે જે હું કોઈપણ 2 ક્લોઝ લઈ શકું છું તેથી આ ફક્ત એક સેટ છે તેથી હવે હું આ લઈ શકું છું અને આ મને P અથવા T મળે છે હું આને આ સાથે હલ કરી શકું છું અથવા હું આ સાથે આને હલ કરી શકું છું તેથી તમે જોઈ શકો છો કે આપણે ખરેખર T મેળવ્યું છે આપણે ખરેખર T મેળવ્યું છે પરંતુ ચોક્કસપણે કેમ કે આપણે રાષ્ટ્રીય કપાત પદ્ધતિથી જાણીએ છીએ જે કરવાનું શક્ય છે પરંતુ આપણી પદ્ધતિ અહીં અટકતી નથી આપણી પદ્ધતિ કહે છે કે આપણે નલ ક્લોઝ મેળવવી જ જોઇએ તેથી તમે આ જોઈ શકો છો અને આ આપણે નલ ફોર્મ મેળવી શકીએ છીએ તેથી આ ગ્રાફ એ પુરાવો રજૂ કરે છે કે ક્લોઝનો આપેલ સમૂહ અસંતોષકારક છે અને સાબિતી સંપૂર્ણ કારણ કે આપણે જોયું છે કે આપણે નવી વસ્તુઓ ઉમેરવાનું ચાલુ રાખીએ છીએ અને અંતે આપણે નલ ક્લોઝ ઉમેર્યો અને નલ ક્લોઝમાં મૂળભૂત રીતે ખોટા માટેનો અર્થ છે તમે જોઈ શકો છો કે નલ ક્લોઝ T સાચું કહે છે અને તે જ સમયે તમે એમ કહી રહ્યાં છો કે T સાચું નથી અને સ્પષ્ટ છે કે જે ખોટા અથવા વિરોધાભાસ માટે વપરાય છે જો આપણે કોઈ નલ ક્લોઝ મેળવી શકીએ તો આપણે બતાવ્યું છે કે આ ક્લોઝનો આ સેટ અસંતોષકારક છે જેનો અર્થ છે કે આ વિશાળ ફોર્મુલા અસંતોષકારક છે અને તે માત્ર અસંતોષકારક હોઈ શકે છે જો T ખોટું હોય તો T સાચું હોવું જ જોઈએ તેથી ચાલો આપણે ફક્ત આ નિયમ જોઈએ કે તે શું કહે છે તે P કહે છે અથવા તે શાબ્દિક દ્રષ્ટિએ કહે છે ઓછામાં ઓછું P અને P 🡪 Q સૂચવે છે અને તમે જોઈ શકો છો કે જો હું ક્લોઝ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માગું છું મારી પાસે P અથવા P અથવા Q છે અને હું Q શોધી રહ્યો છું કારણ કે તમે જાણો છો કે આ 2 સમાન છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે રિઝોલ્યુશન નિયમનો ફક્ત 1 દાખલો લાગુ થયો છે અથવા જો તમે P લ્યો તો Q સૂચવે છે નહીં અને તમે જોઈ શકો છો કે આ ફરીથી P અથવા Q અને P છે તેથી ફરીથી આ ફોર્મમાં જ્યારે તમે P → Q ને P અથવા Q સાથે બદલો ત્યારે તમે જોઈ શકો છો તે જ રીઝોલ્યુશન નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે અહીંથી Q શાબ્દિક લો અને તે રદ કરો અને જે બાકી છે તે આ છે તેથી આ બધા નિયમો જેમ આપણે જોઈ શકીએ છીએ તે નિયમના વિશેષ કિસ્સા છે જે આપણે અહીં જણાવ્યું છે જો તમે આ ઉદાહરણમાં જોયું તેમ પર આના કરતાં વધુ સામાન્ય છે તો આપણી પાસે ફક્ત 2 શાબ્દિક હોઈ અથવા તે 2 કરતાં વધુ શાબ્દિક હોઈ શકે છે આપણે P અથવા S અથવા T નો ઉપયોગ કરી શકીએ છીયે ચાલો આપણે S ને ધ્યાનમાં લઈએ છીએ તેથી S અહીંથી કાઢી નાખ્યો અને જે બાકી છે તે P અથવા તે છે કે રિજોલ્યુશન પદ્ધતિ એ પ્રોપોરશનલ તર્કના કિસ્સામાં સંપૂર્ણ અને સાબિતી પ્રક્રિયા છે જેની રજૂઆત 1965 માં કરવામાં આવી હતી અને ઘણાં પ્રમેય સાબિત કરવાનું કામ આવશ્યકપણે રિઝોલ્યુશન પદ્ધતિ પર આધારિત છે તે આવશ્યક રૂપે તે સૌથી લોકપ્રિય રીત છે સિદ્ધાંતોને સાબિત કરતા હતા પરંતુ હજી સુધી આપણે પ્રોપોરશનલ તર્ક જોયો છે તો પ્રોપોરશનલ તર્કની ભાષા શું છે આપણી પાસે દરખાસ્તોનો સમૂહ છે અને આપણે ફક્ત એક જ વસ્તુ જાણતા નથી જે આ સિસ્ટમની કનેક્ટિવ્સનો અર્થ છે જ્યારે તમારી પાસે આ કનેક્ટિવ હોય ત્યારે વાક્યોનો અર્થ શું થાય છે સંયુક્ત વાક્યોનો અર્થ શું થાય છે જ્યારે તેઓ સાચા હોય અને પછી આપણે જાણી શકીએ કે જો આપણે સોક્રેટીસની દલીલથી શરૂ કરેલા ઉદાહરણ પર પાછા જઈએ તો આવશ્યકપણે તે સત્ય મૂલ્યને વિસ્તૃત કરી શકીએ બધા પુરુષો સોક્રેટીસ છે સોક્રેટીસ માણસ છે આ દલીલ વિશે વાત કરવાની તે પ્રસ્તાવના તર્કની પહોંચની બહાર છે કારણ કે આપણે આ વાક્યો સાથે ખરેખર કંઈપણ કરી શકતા નથી કારણ કે તમને અહીં જે જોઈએ છે તે કોઈક રીતે સમજવા માટે છે કે તમારો અર્થ શું છે અને પછી માણસ હોવા અને નશ્વર હોવાનો સમાન સંબંધોનો સોક્રેટીસ પર લાગુ પડે છે કારણ કે સોક્રેટીસ એક માણસ છે હવે પ્રમાણ તર્કમાં આ શક્ય નથી કારણ કે જો તમે કહો છો કે આ P છે તે Q છે તો પછી આપણે કરી શકીએ એવું કંઈ નથી અહીં કોઈ તાર્કિક કનેક્ટીવ લાગુ પડતું નથી જે આવશ્યકપણે આપણે કહી શકીએ કે એમ માણસ માટે છે અને બીજું કંઇક R નશ્વર માટે વપરાય છે અને તમે m → R કહી શકો છો આ વસ્તુ જોવા આપણે પ્રથમ ક્રમના તર્ક માં જવું પડશે જે વધુ સારી ભાષા છે અને તે આપણને વાક્યની અંદર અભ્યાસ કરવા દેશે પ્રોપોરશનલ તર્કમાં યાદ રાખો કે વાક્ય એટોમિક હોય છે અને વાક્ય વિશે તમે ફક્ત એક જ વસ્તુ કહી શકો છો કે તેનો કઇંક અર્થ થાય છે અને તે સાચું છે કે ખોટું પરંતુ પ્રથમ ક્રમમાં તર્કમાં કોઈ વાક્ય તેના પરિણામમાં લઈ શકાય છે અને તમે જુદા જુદા બંધારણ વચ્ચેના સંબંધને જોઈ શકો છો કે માણસ હોવા અને નશ્વર હોવા વચ્ચે શું સંબંધ છે અને પછી કહી શકો કે આ સંબંધ સોક્રેટીસનો શું છે કારણ કે સોક્રેટીસ એક માણસ છે તેથી તે જ સંબંધ તેની સાથે લાગુ કરવામાં આવ્યો છે જે પ્રથમ ચોક્કસ તર્કમાં શક્ય છે પ્રોપોરશનલ તર્કમાં કોઈ વ્યક્તિઓ નથી હોતા ત્યાં ફક્ત વાક્યો જ હોય છે વાક્યો ફક્ત સાચા કે ખોટા હોઈ શકે છે જ્યારે વ્યક્તિઓ એવી ચીજો હોય છે જે સંબંધમાં ભાગ લઈ શકે છે તેથી પછીના વર્ગમાં જ્યારે તમે બુધવારે મળશો ત્યારે આપણે તર્ક પર ધ્યાન આપીશું અને આપણે આ તમામ પ્રૂફની પદ્ધતિઓ પ્રથમ ક્રમમાંના તર્ક અને કેટલાક વધારાના નિયમોના સંદર્ભમાં જોશું આપણે અહીં રોકાઈશું